આજે આપણે પ્રસ્તાવનાત્મક ના તર્ક પર ધ્યાન આપવું જોઈએ વસ્તુઓને સંભવિત રૂપે રાખવા માટે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવાની આપણી પ્રેરણા ઇનફરર્ન્સ બનાવવા માટે સક્ષમ છે સામાન્ય રીતે જો આપણને તથ્યોનો સેટ આપ્યો હોય અને જો તે કોઈ નિવેદન પૂછે જે આ સેટમાં નથી અને આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે આ નિવેદન સાચું છે કે સાચું નથી પછી આપણે તે પ્રશ્નના જવાબ આપવામાં સમર્થ હોવા જોઈએ અને આપમેળે અથવા યાંત્રિક રીતે આવું કરવા માટે તમે મિકેનિઝમ અથવા મશીનરી બનાવવા માંગો છો મિકેનિકલ રીતેનો આપણો અર્થ નિયમોનો સેટ લાગુ કરીને થાય છે જે પછી મનુષ્ય દ્વારા પણ હોઈ શકે જ્યારે પણ આપણે તર્ક વિશે વાત કરીએ છીએ આપણે પહેલા ભાષાના ભાગ વિશે વાત કરીશું જે કોઈપણ ઑપચારિક ભાષાની જેમ વાક્યનો સેટ છે જે આ ભાષાને અનુરૂપ છે દરખાસ્તની તર્કની ભાષા શું છે તેમાં 2 ઘટકો છે એકને લોજિકલ ભાગ કહેવામાં આવે છે અને તેમાં આ ઑપરેટર્સ મૂળાક્ષરો અથવા ઑપરેટર સિમ્બલ્સ હોય છે તમારે ધ્યાનમાં રાખવું જ જોઇએ કે આપણે ભાષાના વાક્યરચના અને ભાષાના અર્થ વચ્ચે તફાવત કરવા માગીએ છીએ આપણે આ હકીકત વચ્ચે તફાવત કરવાની જરૂર છે આમ સિન્ટેક્સ ભાગ જે કહે છે કે આ કેટલાક સિમ્બલ્સ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ નિશ્ચિતરૂપે આ સિમ્બલ્સનો અર્થ આ સીમેન્ટીકસ પર થી આવે છે અને જેનાથી તમે પરિચિત છો તે કોષ્ટકો આપણે આ દરેક ઓપરેટરો માટે બનાવી શકીએ છીએ સિન્થેટીક સ્તરે આપણે તેમને ફક્ત સિમ્બલ્સ તરીકે માનીએ છીએ પરંતુ જ્યારે આપણે વાક્યોના અર્થ વિશે વાત કરીએ તો પછી આપણે પ્રૂફ ટેબલ પર વિચાર કરીશું હાલ પૂરતું આપણે ફક્ત સિન્ટેક્સ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેથી જો ફક્ત સિમ્બલ્સ વિશે વિચારો તો પછી કૌંસ જેવી અન્ય વસ્તુઓ પણ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યાં એક નોન લોજિકલ ભાગ છે આમ આપણો અર્થ એ છે કે તે આપણી સમસ્યા કરતાં અલગ છે આપણી પાસે સિમ્બલ્સ છે જે પ્રસ્તાવનાત્મક સિમ્બલ્સ નો સેટ છે આ મૂળાક્ષરો છે જેની મદદથી આપણે જે ભાષાની રચના કરીએ છીએ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણી પાસે વિભિન્ન સેટ છે જે અનંત હોઈ શકે છે અથવા ગણી શકાય તેવા અનંત હોઈ શકે છે અથવા તે યોગ્ય પણ હોઈ શકે છે અહી આપણે ફક્ત 5 નિવેદનો વિશે વાત કરી રહ્યા છીએ આ સેટ સરળ નિવેદનનો સેટ છે આ પ્રસ્તાવનાત્મક સિમ્બલ્સનો એક સેટ છે અહીં આપણી પાસે 2 વધુ સિમ્બલ્સ છે જેના માટે હું આ સંકેતનો ઉપયોગ કરીશ ફ માટે 0 અને t માટે 1 અથવા તો તમે તેને ઊલટું પણ વાપરી શકો છો મૂળભૂત રીતે તેમાં વાંધો નથી તે આ 2 સિમ્બલ્સ છે જે બધા તર્કશાસ્ત્રમાં હોય છે અને આ આપણે શીખ્યા છીયે કે ટોચ એ 1 ને અને બોટમ એ 0 સમકક્ષ હોય છે મૂળભૂત રીતે તે 2 સિમ્બલ્સનો સેટ છે તે 2 તર્ક છે જેની આપણે વાત કરી રહ્યા છીએ અને જ્યારે આપણે સિમેન્ટિક્સ વિશે વાત કરીશું ત્યારે આપણી ભાષામાં દરેક વાક્ય આ સિમ્બલ્સમાંથી એકનો મૅપ હશે મારો મતલબ કે આ ટ્રૂ અથવા ખોટા હશે જેમ કે આ ખોટા વાક્યો છે અને આ માટેના સાચા વાક્યો ફક્ત આપણા માટે છે જ્યાં સુધી તર્કની મશીનને લગતી વાત છે તે ફક્ત 2 સિમ્બલ્સ છે કે જેમાં આવશ્યક રૂપે વાક્યો સાચા છે જે તેના અર્થને ધ્યાનમાં રાખવામાં મદદ કરે છે જે તે છે કે આપણે ખોટા અથવા સાચા નિવેદનો વિશે વાત કરી રહ્યા છીએ આપણે કઈ મશીનરી વિશે વાત કરી છે આ મશીન આપણે બનાવવું છે તે આવશ્યક રૂપે એક મશીનરી છે જે આ ભાષાને પ્રથમ વ્યાખ્યાયિત કરે છે અને પછી આ ભાષામાં વાક્યો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને તેનું મેપિંગ કરે છે વાક્યનો સેટ આપણે તેને એસપી કહીએ જ્યાં પીનો અર્થ પ્રસ્તાવનાત્મક તર્ક છે તે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થયેલ છે અલબત્ત તમે જાણો છો કે તેઓ એવી વસ્તુ માટે દર્શાવે છે જે હંમેશાં સાચું હોય છે અથવા જે કંઈક હંમેશા ખોટું છે તો આ પ્રસ્તાવનાત્મક ત સિમ્બલ્સનો સેટ છે ચાલો આપણે આ સેટને કોલ કરીએ પછી આપણે કહી શકીએ કે જો આલ્ફા p માં છે તો આલ્ફા s p માં પણ છે દરેક પ્રસ્તાવનાત્મક સિમ્બલ્સ એ વાક્ય છે અને પછી આપણે કહીએ છીએ કે જો આલ્ફા બીટા p માં હોય આલ્ફા બીટા આ સિમ્બલ્સ આપણે કોઈ પણ વાક્ય માટે ચલ તરીકે ઉપયોગ કરીશું આલ્ફા અને બીટા એસપી ની સાથે જોડાયેલા છે આ છેવટે આ ઓપરેટર સિમ્બલ્સ છે આ સિમ્બલ્સમાંથી આપણે બાઇનરિ અને એકરૂપ વચ્ચે તફાવત કરીશું અને આપણે એ ઑપરેટર્સ વિશે વાત કરીશું નહીં જેની આપણે જરૂર નથી આપણે હંમેશાં એકરૂપ માટે આ ચિન્હનો ઉપયોગ કરીશું આ માટે આપણે કેટલીકવાર એક એરોનો ઉપયોગ પણ કરીએ છીએ આપણે કેટલીકવાર 2 એરોનો ઉપયોગ કરીએ છીએ અને ત્યાં સિમ્બલ્સ છે જેનો મેં અહીં ઉલ્લેખ કર્યો નથી પરંતુ આપણે અન્ય સિમ્બલ્સની મદદથી ભાષા બનાવી શકીએ છીએ શું તમે પરિચિત છો કે ટોટલ સોળ સંભવિત બાઇનરિ ઓપરેટર છે જે તમે ડિવાઇસ કરી શકો છો અને તેમાંના અહી ફક્ત 1 2 3 4 છે અને ત્યાં 12 વધુ છે જે આલ્ફા બીટા વાક્યોના સેટને અનુસરે છે અને તેથી આ સિમ્બલ્સનો ઉપયોગ કરવાને બદલે મે અહીં કેટલાક એબ્સ્ટ્રેક્ટ સિમ્બલ્સનો ઉપયોગ કર્યો છે જો આ બાઇનરિ સિમ્બલ્સ છે તો આ આલ્ફા છે ઉદાહરણ તરીકે જો p અને q એ પ્રસ્તાવનાત્મક સિમ્બલ્સ છે તો p અને q એ આ સેટમાં છે અને એકવાર આ સેટને અનુસરે છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે p અને q અથવા q સેટમાં છે આપણે આને ગમે એટલી વખત જોડી શકીએ છીએ અને આપણે એવા વાક્યો બનાવી શકીએ છીએ જે ખરેખર લાંબા હોય છે જે હકીકતમાં વાક્યોને અનંત બનાવે છે જો આપણે પ્રસ્તાવનાત્મક સિમ્બલ્સનો સેટ મર્યાદિત હોય તો પણ આપણે તે બનાવી શકીએ છીએ યુનરી સિમ્બલ્સ માટે જો આલ્ફા એસ માં છે અને આપણે ફક્ત આ સિમ્બલ્સનો ઉપયોગ યુનરી ઓપરેટરમાં કરીએ છીએ તો હવે આપણે આ વ્યાખ્યાયિત કર્યું છે કે આપણે કેન્દ્રિય પ્રસ્તાવનાત્મક સિમ્બલ્સથી પ્રારંભ કરીશું અને આપણે આને વધુ વાક્યો સાથે વધારી દીધું છે અને તે વાક્યો ઓપરેટરનો ઉપયોગ કરી રહ્યા છે અથવા કનેક્ટીવ અને કૌંસ સિમ્બલ્સ છે જેથી આપણે અનંત સિમ્બલ્સના સેટ મેળવી શકીએ છીએ આ વાક્યરચના છે આ વાક્યોનો અર્થ શું છે પ્રસ્તાવનાત્મક તર્કને અર્થ સાથે નિસ્બત નથી અને તેથી જ અર્થ આપણા દ્વારા આપવામાં આવે છે હું એમ કહી શકું છું કે "એલિસ ગણિત અને ભૌતિકશાસ્ત્રને પસંદ કરે છે" એના જેવા વાક્યોનો સેટ છે અને હું આ વાક્યને p કહું છું અહી મે એલિસ વિશે વાક્યોનો સેટ તૈયાર કર્યો છું હવે હું કહું છું કે મને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ગમે છે અને એલિસને સંગીત ગમે છે જો એલિસને ગણિત પસંદ છે તો એલિસ બીજગણિત પસંદ કરે છે એલિસ બીજગણિત અને સંગીત પસંદ કરે મારે ખરેખર કહેવું જોઈએ કે મને ફક્ત સંગીત જ ગમશે પછી એલિસ કોલેજમાં જાય છે એવું કહેવામાં આવે છે કે મારી પાસે આ વાક્યનો સેટ છે તેનાથી આ વાક્યની જાણકારી આપણે આપી શકાતી નથી હવે હું આ સમસ્યાને પ્રોપોઝિશનલ લોજિકમાં એન્કોડ કરી શકું છું અને હું એમ કહી શકું છું કે એલિસ ને ગણિત ગમે છે તે p છે અને એલિસને ફિઝિક્સ ગમે છે તે q છે પછી હું વાક્યોને p અને q કહી શકું કારણ કે એલિસ ને ગણિત અને એલિસને ભૌતિકશાસ્ત્ર ગમે છે જેને હું m કહી શકું છું અને પછી મારી પાસે એક નિવેદન છે જો એલિસને ગણિત ગમે છે તો એલિસ બીજગણિત પસંદ કરે છે આ વાક્ય એ આપણું આખું વાક્ય છે જે હું રજૂ કરીશ અને જે a થી સૂચિત કરીશ અને આ વાક્ય કહે છે કે એલિસ બીજગણિત ગમે છે અને એલિસ ને મ્યુજિક ગમે છે એટ્લે કે a એ o આપે છે a 🡪 o જો એલિસ સંગીતને પસંદ કરે છે તો એલિસ કોલેજમાં જાય છે તો ચાલો આપણે તેને m એ c આપે છે m 🡪 c કહીએ આ વાક્યમાં મેં અહી કૌંસ કેમ મૂક્યું કારણ કે જો એ સ્પષ્ટ હોય તો આપણે વારંવાર કૌંસ મૂકતા નથી અને આ વાક્ય સી છે અને આપણે આ વાક્ય સાચા છે કે નહીં તે પૂછી રહ્યા છીએ હું અહીં કહું છું કે m નો અર્થ એ છે કે એલિસ સંગીતને પસંદ કરે છે પરંતુ તે ફક્ત આપણી વચ્ચે જ છે કારણ કે તાર્કિક મશીનરી સંબંધિત છે જેને આની સાથે નિસ્બત નથી આપણે કહીએ છીએ કે તર્ક તે માત્ર એટલા પર આધારીત છે કે આપણે જે પૂછવાનું છે તે એ છે જો ધારો કે આ સાચું છે તો આ પણ સાચું છે આ પણ સાચું છે આ પણ સાચું છે તો પછી પણ સાચી સંખ્યા છે આપણે કહ્યું તર્કશાસ્ત્ર કપાત માટે વાત કરે છે પરંતુ અચાનક તમે સાચા નિવેદનો વિશે વાત કરવાનું શરૂ કર્યું છે જ્યારે આપણે શબ્દાર્થ કહીએ ત્યારે પ્રથમ ટ્રૂ વિશે વાત કરીએ અહી આ વાક્યનો અર્થ શું છે પી એટલે શું ક્યૂ એટલે શું N નો અર્થ શું છે હવે આપણે કહી રહ્યા છીએ કે તર્કશાસ્ત્ર એ તેના સાથે નિસ્બત નથી ધરાવતું બીજી વસ્તુ ટ્રૂ છે આપણે અહીં શું કહી રહ્યા છીએ તે છે કે ત્યાં એક મેપિંગ છે જે આ વાક્ય એસપી થી આ સાઇટમાં જાય છે આપણે આ મેપિંગને નિર્ધારિત કરવા માગીએ છીએ અને તે 2 સિમ્બલ્સ જે આપણે સુયોજિત કર્યા છે તે ખોટા અને ટ્રૂ માટેના આ સ્ટેન્ડ છે તો મેપિંગ મારી ભાષામાં કોઈ વાક્ય મેળવે છે અને તેને તે 2 સિમ્બલ્સમાંથી એક પર મૅપ કરે છે જેનો અર્થ તે મને કહે છે કે વાક્યો ખોટા છે કે સાચા આપણે આ મેપિંગની વ્યાખ્યા આપવી પડશે આપણે ફંક્શન વી સાથે શરૂ કરીએ છીએ જે આને p પર મૅપ કરે છે તેનો અર્થ શું થાય છે કોઈક મને કહે છે કે સાચું શું છે અને સાચું શું નથી અને હું એમ કહી રહ્યો છું કે એલિસ મ્યુઝિકને પસંદ કરે છે તો હું મેપિંગ આપું છું અને સાચા q થી સાચા p પર મેપિંગ આપું છું અને તેથી સામાન્ય રીતે આપણે વાક્યોના મેપિંગને ધ્યાનમાં રાખીને આપણે મેપિંગ મેળવી શકીએ છીએ અથવા તેથી આ સામાન્ય મતલબ છે જે આપણે પછીથી સ્પષ્ટ કરીશું તો હું કહું છું કે p સાચું છે અથવા r તે સાચું છે જેમાં મેપિંગ આપવામાં આવ્યો નથી પણ મને pm માટે મેપિંગ આપવામાં આવે છે આપણે થોડી વાર પછી તેના પર આવીશું અહી પ્રથમ એ નિર્ધારિત છે કે જો તમને મેપિંગ આપવામાં આવે છે જેને આપણે કહીએ છીએ જે આપણે તમને પ્રસ્તાવનાત્મક સિમ્બલ્સના સેટમાંથી લઈએ છીએ પછી આ મૂલ્ય ફંકશન ને વ્યાખ્યાયિત કરી શકાય છે અને તે આપણે નીચે મુજબ કરી શકીએ છીએ જો h કોઈ પી છે તો તેની કિમત આલ્ફા બરાબર છે કારણ કે કોઈકને પ્રારંભ કરાયેલ મેપ આપવામાં આવે છે કારણ કે તે કોષ્ટકમાંથી શોધાય છે પછી આપણે હંમેશાં વ્યાખ્યાયિત કરીએ છીએ કે val આને સમાન છે અને val ઓવરલોડિંગનો ભાગ દર્શાવે છે આદર્શ રીતે અહી વિવિધ સિમ્બલ્સનો ઉપયોગ કરવો જોઈએ તો ચાલો કહીયે કે આપણે તેને 2 થી વ્યાખ્યાયિત કર્યું છે આ બોટમ હંમેશાં બોટમનો સિમ્બલ્સ હંમેશાં ટ્રૂમાં મૅપ થશે તો ચાલો આપણે કહીએ કે આ ટ્રૂ કિંમતોનો સેટ છે અને અહીં બાઈનરી ટ્રુ વેલ્યુવાળા લોજિક સાથે કામ કરવામાં આવે છે કે આ ટ્રૂને આપણે મૂલ્ય આપીએ છીએ અને પછી જો val આલ્ફા બરાબર છે તો val નોટ આલ્ફા એ આ ફોર્મને સમાન છે જો હું આલ્ફા ટ્રૂ થી મૅપ મૅપ થાય અને આલ્ફા આપણી ભાષામાં વાક્ય છે તો પછી બીજું વાક્ય જેમાં હું આ આલ્ફાને આ યૂનરી થી પ્રીફિક્સ કરું છું તો નોટ આલ્ફા એ f પર મૅપ થશે અને એ જ રીતે તમે બીજા નિયમો લખી શકો ઉદાહરણ તરીકે આલ્ફા બીટા આલ્ફા અને બીટ અહી મૂકો તો ખોટા ખોટા સાચા ખોટા સાચા વગેરે ટ્રુથ ટેબલ પર થી જોય શકાય છે અહી આપણે પસંદ કરેલ 0 ને સૂચિત કરવા માટે ટ્રૂથ કોષ્ટક નથી આ તેના માટેનું ટ્રુથટેબલ છે જે સરળ છે હું દરેક નીચેના માટે આના જેવુ વાક્ય લખી શકું છું આ ત્રીજી લાઇનનો અર્થ છે અહીં આ નિવેદનને આ ત્રીજી લાઇન કહે છે મેં કોષ્ટક 2ને ધ્યાનમાં લીધું છે અથવા હું અંતર જેવા નિવેદનોને અધિકૃત કરી શકું છું પરંતુ જ્યારે આપણે ઑપરેટર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ત્યારે વાક્યોના અર્થને સંયોજન વાક્યમાં કેવી રીતે વ્યાખ્યાયિત કરવા તે વિશે આપણે પરિચિત છીએ અને આપણી પાસે આ તર્કશાસ્ત્રના નિયમો છે જેનાથી આપણે બધા પરિચિત છીએ અહી શું કર્યું છે આપણે વ્યાખ્યાયિત કર્યું છે કે આ વાક્યોનો સેટ શું છે અને પછી આપણે મેપિંગની વ્યાખ્યા આપી છે જે આપણને કહે છે કે આપને ઘટક વાક્યોના ટ્રૂ મૂલ્યો ખ્યાલ છે આપણે તે ટ્રૂ મૂલ્યોને આમાં કેવી રીતે દર્શાવી શકીએ તે કરવા માટે આપણી પાસે નિયમો છે જેનો અર્થ એ કે કોઈક આપણને આ મૂલ્યાંકન આપે જે આ 5 વાક્યોના પ્રપોર્શનલ સિમ્બલ્સ માટે વાપરી શકાય છે અને તે આ ઇન્ફાઇનાઇટ સેટ માટે અનુક્રમે સાચા ખોટા સાચા અને ખોટા પર મૅપ કર્યા છે મારી પાસે એ નિર્ધારિત કરવાની એક પદ્ધતિ છે કે જે ત્યાં મૅપ કરે છે કે તે ખરા છે કે નહીં અને તે હું ટ્રુથ ટેબલ બનાવીને હું કરી શકું છું જ્યાં તર્કશાસ્ત્ર મશીનરી આવે છે કારણ કે આપણે સેટ વાપરીએ છીયે તેમાં ફક્ત તે સેટનો પ્રકાર જ દર્શાવે કરે છે અને કન્ટેન્ટ બતાવતું નથી તે સિમેન્ટિક્સ નથી તેથી તે અર્થ દર્શાવતુ નથી શું આપણે કોઈ સિન્થેટીક મશીનરીનું ટેબલ વાપરી શકીએ છીએ જે આને મેપિંગ કરી શકે આ નિયમોને વારંવાર લાગુ કરવાને બદલે તમે આ નિયમો લાગુ પાડી શકો છો જેમાં કેટલાક ફોર્મ્યુલા l માટે છે અને કેટલાક ફોર્મ્યુલા બીટા માટેના છે જે બંને ટ્રૂ છે તો પછી આ સૂત્ર સાચું છે ટ્રુથ ટેબલ સિવાય આપણી પાસે વૈકલ્પિક મિકેનિઝમ હોઈ શકે માનો કે કોઈકને આ કાર્ય આપવામાં આવ્યું છે જેમાં નક્કી કરવાનું છે કે કયા વાક્યો સાચા છે અને જે ખોટા છે તેમાંથી આપણે આ ફંક્શન val ની ગણતરી કરી શકીએ છીએ જે કંપાઉન્ડ વાક્યો માટે છે અને તેમાંથી આપણે આ T વ્યાખ્યાયીટ કરી શકીએ છીએ તે 5 વાક્યોનો સેટ છે હું જે વાક્યો રચી શકું છું તે બધા ભાષામાંથી છે અર્થ મને કહે છે કે જે તેમાથી શું સાચું છે પણ મારી પાસે તે વાક્ય સુધી પહોંચવાની રીતો છે હું આ લાગુ કરવાનું જાણતો નથી હું કોષ્ટકો બનાવા માંગતો નથી કારણ કે 2 કોષ્ટકોની સાઇઝ ખૂબ મોટી થાય છે મારી પાસે અહીં 2 ઘટકો છે અલ્ફા બીટા અને મારી પાસે 4 સેટ છે જો મારી પાસે આલ્ફા અને બીટા જેવા શબ્દો હોય અથવા ડેલ્ટા થેટા છે અને મારી પાસે 5 ચલો છે તો તેનું આ કોષ્ટક છે ટ્રૂથટેબલનો મારા વાક્યમાં ઉપયોગ કરું છું તે સંખ્યાના પ્રસ્તાવનાત્મક વેરીએબલ્સ સેટની સાથે જાય છે આપણે અનુમાનના નિયમની નિર્ધારિત કરીએ છીએ આપણને તે રસ છે કે આપણે સાચા વાક્યોના આ સેટ સુધી કઈ રીતે પોહચવું જો બીજું કોઈ આ સેટ p માટે વચન આપે છે ત્યારે હું તેને સાચું માનીશ એ કહેવાનો અહી મારો શું અર્થ એ છે કે આપણે p સાચું હોવાનું માની લઈએ પરંતુ જો હું આને સાચું માનીશ તો ત્યાં જ ત્યાં આખો સેટ જે સાચો છે ઉદાહરણ તરીકે હું એમ કહી શકું છું કે a અથવા Q એ સાચું છે જે આ સેટમાં છે આ સિમ્બલ્સ નો ઉપયોગ કરીને હું વાક્ય નિર્માણ કરી શકું છું અને હું પ્રશ્ન પૂછી શકું છું કે તે સાચા છે કે નહીં તેમાંથી હું સાચા વાક્યો એકત્રિત કરી શકું છું અને મારી પાસે આ સેટ છે તે કહે છે કે આ સેટ પર પહોંચવાની પદ્ધતિ સાચી છે અથવા તમે આ કહી શકો છો અને આ સંદર્ભ કાઢી શકો છો તેથી હવે તમે લોજિક મશીન વિષે વાત કરી રહ્યા ચોઅથવા તે અનુમાનનો નિયમો છે અનુમાનનો નિયમ શું છે અનુમાનનો નિયમ એ એક પેટર્ન છે અને તે પર સૌથી વધુ લોકપ્રિય એવું મોડસ પોનેન્સ કહેવામાં આવે છે અને મોડસ પોનેન્સ કહે છે કે જો તે આલ્ફા જોઈ શકે તો આ વાક્ય આલ્ફા છે અને એ આલ્ફા વાક્ય આપણી પાસેના વાક્યોના સેટને અનુસરે છે અને જો તમે તેને જોઈ શકો છો તો આલ્ફા એ બીટા સૂચવે છે તો પછી આ વાક્યમાં બીટાનો શું અર્થ છે તેનો અર્થ એ કરી શકું છું કે મારી પાસે મને આપવામાં આવેલા વાક્યોનો સેટ છે ઉદાહરણ તરીકે આપણો વાક્યોનો ડેટા બેઝ છે અને જો તમે તેને વાપરવા માંગતા હોવ તો હું ડેટા બેઝમાં નવા વાક્યો ઉમેરવાનું શરૂ રાખી શકું છું અને હું તે કેવી રીતે કરી શકું હું આ પેટર્ન મેચિંગ મિકેનિઝમ દ્વારા કરું છું જે કહે છે કે જો મારી પાસે આલ્ફા છે અને જો મારી પાસે આલ્ફા 🡪 બીટા છે તો હું બીટા ઉમેરી શકું છું આ સંદર્ભનો નિયમ છે એક નિયમ સરળતાનો છે જેમાં આપણે કહીયે છીયે કે જો તમે આ પ્રકારનું કોઈ વાક્ય જોશો તો પછી તમે તેને આ પ્રકારે આલ્ફામાં બદલી શકો છો નોંધ લો કે એક વખત તમારી પાસે સરળીકરણ જેવા નિયમો છે તો આપણે બધા મૂલ્યાંકનોનો સેટ સંપૂર્ણ હોવા જરૂરી નથી આનો ઉપયોગ કરીને પી અને ક્યૂ આપવામાં આવે છે આપણે હંમેશા q અથવા p ઉમેરી શકીએ છીએ તો પછી તમે કહો કે આપણે આ વાક્યમાં બીટા ઉમેરી શકીએ છીએ અથવા આપણે આ વાક્ય આલ્ફા આપણા ડેટાબેસમાં ઉમેરી શકીએ છીએ તેથી જો આલ્ફા આપણને આપવામાં આવે છે અને આલ્ફા 🡪 બીટા પણ આપવામાં આવે છે તો આપણે કહી શકીએ કે આપણે બીટા મેળવી શકીએ છીએ અથવા આપણે સાબિત કરી શકીએ કે બીટા સાચું છે એક પુરાવાની કલ્પના એ ટ્રૂની કલ્પનાથી અલગ છે આપણે વાત કરી રહ્યા છીએ ટ્રૂની કલ્પના એ ઑપરેટર્સના અર્થ પર આધારીત છે આપણે તે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે તે શું છે અને તેનો અર્થ શું છે આ બધાનો શું અર્થ છે નકારાનો અર્થ શું છે અહી આપણે મૂળભૂત રીતે આપણે ટ્રૂથટેબલ વિશે વાત કરી રહ્યા છીએ તે તેના ટ્રૂ મૂલ્યોને જોડે છે તે તમને ટ્રૂ મૂલ્ય આપવા માટેનું એક ઘટક છે તે ઑપરેટર અને ટ્રૂનો અર્થ છે ટ્રૂની કલ્પના અર્થની કલ્પના પર આધારિત છે તે ઓપરેટર છે તેની સાબિતી પેટર્ન મેચિંગ પર સંપૂર્ણ આધારીત છે તે કહે છે કે જો તમે જોઈ શકો છો તો તે એક પેટર્ન છે અને જો તમે જોઈ શકો તો આવી પેટર્ન છે તો પછી તમે આ પેટર્ન મેળવી શકો છો જે આદર્શ રીતે સાબિત કરવાની કલ્પના છે અલબત્ત આપણે આ જેવા સિન્થેટીક મશીન જેવા મશીનમાં ન હોત જે કંઈક એવું ઉત્પન્ન કરે છે અને મને સાચા નિવેદનમાં રુચિ છે આપણે જાણવાનું ઇચ્છીએ છીએ કે કેટલુંક પરિસર સાચું નથી તો આ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ અનિવાર્ય છે ચાલો જોઈએ કે શું થઈ રહ્યું છે આપણે મશીનને જોતા પહેલા અહીં આગળ આપણને જે આપવામાં આવ્યું છે તે p અને q છે આ લેબલ નંબર છે આ હવે સાચું છે અને તમે આ પ્રક્રિયાથી પરિચિત છો p a અથવા a અને m સૂચવે છે c અહીં ચોથું તથ્ય છે એ એક શરત છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી આ 4 વાક્યો સાચા છે પછી એક નિષ્કર્ષ જે આપણે જોયો છે તે સાચું છે કે નહીં એલિસ કોલેજ જશે અથવા નહીં પરંતુ આપણે આ વાક્યોનો અર્થ જોયો નથી આપણે વાક્યના ટ્રૂ મૂલ્યો તરફ ધ્યાન આપ્યું નથી આપણી પાસે આ મશીનરી છે કે જેમાં આપણે ઇન્ફર્મેશન ટૂલ્સ વિશે વાત કરી છે એવા ઘણા નિયમો છે કે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ અને જો જરૂર પડે તો તે રજૂ કરી શકીએ છીયે આપણે આ મશીનરીથી આ ફોર્મ્યુલા c બનાવી શકીએ છીએ અથવા આ ફોર્મ્યુલા c ને સાબિત કરી શકીએ છીયે તો આ મશીનરી શું છે આ તર્કશાસ્ત્ર મશીન અનિવાર્યપણે કહે છે કે આ નિયમ પસંદ કરો અને તેના દ્વારા અનુરૂપ ડેટાને પહેલાથી જ ત્યાંના વાક્યોમાં લો ઉદાહરણ તરીકે આ વાક્ય પહેલાથી જ આપણને આપવામાં આવ્યા છે અને જો કેટલાક નિયમ લાગુ હોય તો ડેટા તે નિયમ લે છે અને તે ડેટા લો અને ત્યાં નિયમ ઉમેરો કે અહીં મેચિંગ ઘટક સ્પષ્ટ રીતે જણાવી રહ્યો છું કે અહીં પરિણામ શું છે પરિણામે નીચે અહીં દર્શાવ્યું છે આપણે આ નિયમ સૂચવવા માટેની બીજી રીતનો ઉપયોગ પણ કરીએ છીએ આપણે કહીએ છીએ કે આલ્ફા 🡪 બીટા છે બીટા ત્યાં આ નિયમને માન્ય રાખવાની બીજી રીત છે એમ કહેવામાં આવે છે કે જો આલ્ફા અને આલ્ફા 🡪 બીટા આપેલ હોય તો તમે બીટા મેળવી શકો છો આ સિમ્બલ્સનો ઉપયોગ વસ્તુને સાબિત કરવા અથવા મેળવવા માટે થાય છે અને આ એક ઇન્ફરર્ન્સનો નિયમ જણાવી રહ્યો છે જે કહે છે કે જો હું તમને આ આપી શકું તો તેને અનુરૂપ આ પણ ટ્રૂ છે પછી આપણે કહીયે છીયે કે કે શું આ સાચું છે અને આ સાચું છે આ પણ સાચું છે તો પછી શું તે જરૂરી છે કે c સાચું છે આપણે અહી નીચે પ્રમાણે p q n છે અને p 🡪 a અને an🡪 c છે જે આપણી પાસે છે એ વાક્યોને અનુરૂપ આપણી પાસે ટ્રૂ મૂલ્ય છે આપણે કહીએ છીએ કે આ 4 વાક્ય c દર્શાવે છે પ્રિમીસિસ તે છે જે 4 વસ્તુઓ છે જે આપણા માટે પ્રિમીસિસમાં વાક્ય આપે છે c ને તે વધુ ઑપચારિક રૂપે આપણે આ પ્રથમ બીજી ત્રીજી અને ચોથી પ્રિમીસિસ સિમ્બલ્સ આપે છે પરંતુ આ 2 લીટીઓ લલચાવા માટે છે જે કહે છે કે જો આ સાચું હોય તો તે જરૂરી છે કે તમે તે સાચું નહીં કરી શકો તે ટ્રૂનો 2 વાક્યનો સેટ છે જે આપણે મૂળભૂત રીતે પૂછવામાં આવે છે તે રીતે 2ના સેટ સાથે સંબંધિત છે કે નહીં તે આ પ્રિમીસિસમાં પ્રશ્નનો સમાવેશ કરે છે આપણે અહીં પુછે છે કે તમે શું કરી શકો છો તે પ્રિમીસિસમાંથી જોઈ શકાય તેવું છે તે આપણે જોઈ શકીએ છીએ આપણે ઓપરેટરો માટે ટ્રૂ આપવું પડશે તે આ છે તે જુદા એ એક તથ્ય છે તર્કશાસ્ત્ર મશીનરી મૂળભૂત રીતે પેકેબલ અને અનુરૂપ ડેટા ને લઈ અને નિયમના પરિણામે ઉમેરો કરે છે અને આપણે આમુક્યું છે અને આ જે જનરેટ કરશે તે ફોર્મ્યુલાઇઝનો બીજો સેટ છે જેને આપણે કોલ કરીશું તે આ કોલ છે જે પહેલા pનો ઉપયોગ કરે છે ચાલો આપણે કહીએ કે આ સિમ્બલ્સ શું છે આ મારે તે સેટ છે તે અહીં સાબિત કરવા યોગ્ય સૂત્રોનો સેટ છે મારી પાસે ફોર્મ્યુલાની પરિભાષા પર સ્વિચ છે પરંતુ મારી ભાષામાં એક વાક્ય છે જે એક ફોર્મ્યુલા એસપી છે તે ફોર્મ્યુલા કોઈપણ માટે છે જે હું નિર્ધારિત કરેલા વાક્યનો ઉપયોગ કરીને રચું છું તે એક સૂત્ર છે અને આ સેટ PR એ તે બધા સૂત્રોનો સેટ છે કે જે પરિસરનો સેટ અને પ્રભાવના નિયમોનો સેટ આપે છે જે મને આપવામાં આવે છે આપણે જે પ્રશ્ન પૂછી રહ્યા છીએ તે છે કે સી આ સેટનો છે કે નહીં અને તેના બદલે આ લૂપ લખવાથી તે અનિશ્ચિત રીતે ચાલુ રહેશે કારણ કે સેટ ખરેખર અનંત છે આપણે એક માપદંડ મૂકી શકીએ છીએ કે જો પરિણામ સી ને સમાન હોય તો લૂપને બંધ કરી શકીએ તેનો અર્થ એ છે કે આપણે ફક્ત સી માટે એક સાબિતી બનાવવા માટે પ્રોગ્રામ લખી રહ્યાં છીએ અને અન્ય સાબિત સૂત્રો વિશે વિચાર કર્યો નથી ત્યાં એક નાનો તફાવત આવશ્યક છે તેથી આપણે આ કેવી રીતે જોઈશું આ આપવામાં આવ્યું છે આપણે અહીં પી ઉમેરી શકીએ છીએ કારણ કે ત્યાં સરળતા છે જે કહે છે કે તમારી પાસે આલ્ફા અને બીટા છે અને આલ્ફા p જેવુ અને બીટા Q જેવુ છે હું અહીં બીજો નિયમ સરળિકરણ દ્વારા મેળવી શકું છું હું હવે મોડસ ઓપરેશનનો ઉપયોગ કરી શકું છું કારણ કે મારી પાસે પી છે અને p a પણ છે જો તમારી પાસે આલ્ફા હોય તો આલ્ફા પી છે અને આલ્ફા 🡪 બીટા પણ પી સૂચવે છે બીટા a બને હું તેને ઉમેરી શકું છું ત્યાં બીજો નિયમ છે જે કહે છે કે જો મારી પાસે 2 વસ્તુઓ છે પછી તે 2 વસ્તુઓને ઉમેરી શકાય છે પરંતુ હું am લખી શકું છું અને પછી ફરીથી હું મોડસ ઓપરેટરને વાપરી શકું છું આદર્શ રીતે મારે કહેવું જોઈએ કે હું આ કેવી રીતે મેળવી શકું મને તે એકથી મળી અને સરળતા મને આ કેવી રીતે મળી મને આ 5 અને 3 માથી મળ્યું તમે શાળામાં ભૂમિતિ અને બીજગણિતનો અભ્યાસ કરતાં ત્યારથી તમે આ પ્રક્રિયાથી પરિચિત છો હવે મને આ વેલ્યુ મળી છે કે જે m અને a ને ઉમેરવાથી મળી છે અને પછી છેલ્લી વસ્તુ c છે કારણ કે મારી પાસે આ a અને m છે જેમાં m એ આલ્ફા સાથે મેચ થાય છે અને m 🡪 c એ આલ્ફા 🡪 બીટા સૂચવે છે આ c ના પુરાવા પર પહોંચવાની એક સિન્થેટીક મશીનરી છે જે ઑપરેટર્સના અર્થ તરફ ધ્યાન આપતી નથી તેને ખબર નથી કે m એટલે શું ઇમ્પ્લિકેશન શું છે તે જાણવા માટે તે ઇન્ફ્લુએંસના નિયમોનો સેટ વાપરે છે જે કહે છે કે જો તમે આ પેટર્ન જોશો તો અને તમે આ પેટર્ન જુઓ છો તમે તમારા ડેટાબેઝ પર એક નવું ફોર્મ્યુલા ઉમેરી શકો છો અને આપણે તેને એક સાઇકલમાં મૂકી શકીએ છીએ અને આપણે c ઉમેરી શકીએ છીએ આ સમયે આપણે c ઉમેર્યા છે આપણે કહી શકીએ કે આ c માં સાબિત થાય છે જે સીનટેકટીક મશીનરી છે કારણ કે પેટર્ન મેચિંગ એલ્ગોરિધમ્સ લખવાનું સરળ છે અને આ કિસ્સામાં તે ઉદાહરણ જેવુ છે તમે જાણો છો કે મેચિંગ મુશ્કેલ નથી અને તમે નિયમો અને તેના ડેટા ને શોધી અને નવો ડેટા ઉત્પન્ન કરી શકો છો તમે ફોરવર્ડ સર્ચ એલ્ગોરિધમની કલ્પના કરી શકો છો જે કહે છે કે આ મને ઉપલબ્ધ નિયમ છે અને આ હું આ માટે આ કરી શકું છું અને આ હું આનો અંદાજ લગાવી શકું છું અને બીજું કંઈક હું આનો અંદાજ લગાવી શકું છું તેથી હું આગળ વધી શકું છું અને ત c ક્યાંક છે જો હું આ સૂત્રથી c સુધી પહોંચી શકું તો હું ત્યાં સ્ટોપ કરીશ આપણે જે પાવર સ્ટેટ સ્પેસ સર્ચ વિશે વાત કરી હતી તે અહીં કરવામાં આવી રહી છે નોંધ લો કે આપણે કહ્યું છે કે કોઈ નિયમ પસંદ કરો પણ આપણે કહ્યું નથી ક્યો નિયમ પસંદ કરો એક ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે જે તમે અમુક દિશામાં જઈ શકો છો અને ત્યાં અર્થહીન વસ્તુઓનો અંદાજ કાઢો છો તે સ્પષ્ટપણે તે વસ્તુ છે જે આપણે આગળ જોવાની જરૂર છે આપણે અહી શું કર્યું આપણે પ્રસ્તાવનાત્મક તર્કની ભાષાને આ હકીકતમાં વ્યાખ્યાયિત કરી છે પછી અર્થ ટ્રૂ કાર્ય સિમેન્ટિક્સ જે કહે છે કે એક વાક્ય આપવામાં આવ્યું છે આપણે તેના પર પહોંચી શકીએ છીએ ટ્રૂથટેબલ અભિગમનો ઉપયોગ કરીને ટ્રૂ મૂલ્ય મળે છે ત્યારબાદ આપણે ઇનફરર્ન્સ બનાવવાની આ મશીનરી વિશે વાત કરી જે સિમેન્ટિક્સને જોતી નથી પરંતુ તે ફક્ત સિન્ટેક્સને જુએ છે તે એક સિન્ટેક્ટિક મશીનરી છે અને મૂળભૂત રીતે નવા સૂત્રો ઉમેરવામાં આવે છે કે આપણે સૂત્ર તૈયાર કરવા માટે મશીન લગાવી શકીએ તો શું આ મશીનરી સારી મશીનરી છે કે નહીં આ તે જ પ્રશ્ન છે જે તમામ લોજિસ્ટ્સ દ્વારા પૂછવામાં આવે છે તો આપણી પાસે શું છે આપણી પાસે એક તર્કશાસ્ત્ર મશીનરી છે શું આ તર્કશાસ્ત્ર મશીનરી આપણે જે કરવા માંગી છીયે તે કરી રહ્યું છે ત્યાં 2 નોશન છે કે જે આપણે અહીં વાપરીએ છીએ તે છે સાઉન્ડનેસ્સ નોશન કહેવાય છે જે કહે છે કે મારી મશીનરી ફક્ત સાચા સૂત્રોનું નિર્માણ કરશે આપણે આને નીચે મુજબ વ્યક્ત કરી શકીએ તો ચાલો આપણે કહીએ કે l એ એક ભાષા છે જે આપણને આપેલી છે અથવા તે આપણને આપવામાં આવેલા પરિસરનો સેટ છે જો તેમાં આલ્ફાનો સમાવેશ થાય છે તો પછી માફ કરશો જો l આલ્ફા મેળવે છે તો NL એ આલ્ફા નોશનનો સમાવેશ કરે છે તેથી સાઉન્ડનેસ્સ એ છે કે મારી તર્કશાસ્ત્ર મશીનરી ફક્ત સાચા સૂત્ર પેદા કરશે અલબત્ત જો તમારી તર્કશાસ્ત્ર મશીનરી કોઈ સૂત્રો ઉત્પન્ન કરતી નથી જે ધ્વનિ મશીન હશે પરંતુ તે ખરેખર ખૂબ સારી મશીનરી નથી કારણ કે ગુણધર્મોની પૂર્ણતા વિશે આપણે પહેલેથી જ વાત કરી છે તે છે કે જો l આલ્ફા લગાવે તો પછી l સંપૂર્ણતા કહે છે કે જો કોઈ સૂત્ર સાચું છે તો મારા તર્કશાસ્ત્ર મશીનરીમાં તે સૂત્ર માટે એક વ્યુત્પન્નતા છે કે જો મારી પાસે એક નોન ડીટરમિનિસ્ટિક મશીન છે જે જાણે છે કે કઈ ભૂમિકાને પસંદ કરવી અને કયા ડેટાને લાગુ કરવો અલબત્ત નોન ડીટરમિનિસ્ટિક વગર આપણે સર્ચનો ઉપયોગ કરવો પડશે અને આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું પરંતુ તે વિશે વાત કરવી ઉપયોગી છે તે સુસંગતતા છે સુસંગતતા કહે છે કે જો તમે આલ્ફા અથવા નેગેટિવ આલ્ફાને મેળવો છો પરંતુ બંને ક્યારેય સાથે ક્યારેય ન મેળવી શકતા હોવ તો તે તર્ક સુસંગત છે આ અહીં વ્યાખ્યાયિત કરેલ સિમ્બલ્સ માત્ર આલ્ફા માટે વપરાય છે જે આપણે અહી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ જો તમે આ વિશે થોડું વિચારો છો તો આલ્ફા અને નેગેટિવ આલ્ફામાંથી ફક્ત એક જ વસ્તુ સાચી થશે અને આ રીતે સુસંગતતા એ સાઉન્ડનેસ સાથે દર્શાવી શકાય છે જે કહે છે કે હું આ બંને વસ્તુઓ સાથે સાબિત કરી ન શકું તમારી પાસે આલ્ફા હોઈ શકે અથવા નેગેટિવ આલ્ફા હોઇ શકે છે પરંતુ ઘણી વાર આપણે આવશ્યક સુસંગતતા સંપૂર્ણતા અને સુસંગતતા વિશે વાત કરીએ છીએ તેથી જ્યારે આપણે આગળનો વર્ગ શરૂ કરીશું ત્યારે આપણે આ ગુણધર્મો વિશે વાત કરીશું આપણે આ પ્રશ્ન પૂછશું આપણે પૂર્ણતા વિશે વાત કરીશું પરંતુ આપણે તે સાબિત કરીશું નહીં કે સંપૂર્ણતા ગુણધર્મોના પ્રૂફ થોડા લાંબા છે અને પછી આપણે ઉચ્ચ ક્રમમાં તર્કશાસ્ત્ર તરફ આગળ વધીશું હું તમને લોજિકલ સિસ્ટમ નું ઉદાહરણ આપીશ જે એકસીઓમેટીક સિસ્ટમ તરીકે જાણીતા છે છેલ્લાં 200 વર્ષોથી ગણિતશાસ્ત્રીઓ એક્સિઓમેટિક સિસ્ટમ બનાવવા વિશે વાત કરી રહ્યા છે તેઓ કહેતા આવ્યા છે કે જો તમે ઑપરેટર્સના આ સેટનો અને પછીનો આ નિયમનો ઉપયોગ કરો છો તો તમારી તર્કશાસ્ત્ર મશીનરી પૂર્ણ છે હું હમણાં જ એક ઉદાહરણ આપીશ કે તમે તેમની સંપૂર્ણતાને સાબિત નહીં કરો પરંતુ આપણે તેના વિશે વાત કરી શકીએ છીએ હવે પછીના વર્ગમાં આપણે સંપૂર્ણતાથી પ્રારંભ કરીશું અને પછી તર્ક તરફ આગળ વધશું આખરે આપણે આ મશીનરી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું કે ખરેખર આ અલ્ગોરિધમ શું હોવો જોઈએ અને તેને કાર્ય કરવા માટે નિર્ધારિત કરવાની આ બધી શક્તિની જરૂર છે પુરાવા મેળવવા માટે સમર્થ બનવા માટે કંઈક વધુ કુશળતાની જરૂર છે જે અવલોકન કરે છે કે તમે જાણો છો આપણે પ્રથમ પ્રકારના તર્ક વિશે વાત કરી રહ્યા નથી પરંતુ પ્રથમ પ્રકારના તર્કમાં તમને આ સમસ્યા હશે તમે કહી શકો કે જો નંબર ઓડ છે તો તેનો અનુગામી ઈવન છે તે પણ આવશ્યક છે અને જો કોઈ તમને કહે કે 5 ઓડ છે તો તમે કહેશો કે તે દિશામાં આગડ જાઓ અને કહો કે 6 ઈવન છે 7 ઓડ છે 8 ઈવન છે અલબત્ત તમારે બીજો નિયમ પણ હોવો જોઈએ કે જો સંખ્યા ઈવન હોય અને તેનો અનુગામી ઓડ હોય તો પછી તમે બીજા નિવેદનો આપતા રહેશો 6 ઈવન છે 7 ઓડ છે 8 ઈવન છે 9 ઓડ છે અને તમે તે લૂપને ક્યારેય બહાર આવશો નહીં દેખીતી રીતે તે અનંત લૂપમાં જતાં ડેપ્થ ફર્સ્ટ સર્ચ જેવુ છે જે અહીં આ અલ્ગોરિધમમાં પણ છે અને આપણે તે કેટલાક અલ્ગોરિધમનો મુદ્દાઓ પર ધ્યાન આપવાનું છે આપણે અહીં રોકાઈશું